નમસ્કાર મિત્રો આજે આપણે શરીર અને તે કેવી રીતે વાતચીત કરે છે તેના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ હવે આ એક એવો વિસ્તાર છે જેને મેં મારી અગાઉની કેટલીક વાતોમાં સ્પર્શ કર્યો છે અને આજે આપણે નોનવેર્બલ પરિમાણ પર વિગતવાર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ જેના પર પહેલેથી જ સ્પર્શ કરવામાં આવ્યો છે તેથી જો તમે સ્લાઇડ્સ જોઈ રહ્યા હોવ તો તમે જોશો કે હું તમને વિવિધ પરિમાણો શારીરિક ભાષાના વિવિધ પાસાઓનો સામાન્ય પરિચય આપીશ કે જેના દ્વારા મારો અર્થ હાવભાવ અને મુદ્રાઓ છે કારણ કે ચહેરાના હાવભાવ એક એવી વસ્તુ છે જેની હું સમયે પછીથી કાળજી લઈશ પછી અમે હાવભાવ પર ખાસ અને સ્પષ્ટપણે મુદ્રાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અવકાશ અને પ્રદેશના કેટલાક પાસાઓ હું તમારી સાથે એક કથાત્મક રીતે શેર કરીશ પછી અમે છબીઓનું વિશ્લેષણ કરીશું કેટલીક ચોક્કસ છબીઓ અને તેની સાથે અમે આ ભાગને સમાપ્ત કરીશું વાત તેથી ત્યાં ઘણી બધી સિદ્ધાંતો છે જે હું ફક્ત એક સંશોધનને જોઈ રહ્યો છું જે સૂચવે છે કે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે ટેક્સ્ટ સંદેશ ફક્ત 7 ટકા માહિતીને અવાજ વિરામ તણાવની પેટર્ન અને તમામ પ્રકારની વસ્તુઓમાં વહન કરે છે જે આપણે શરૂઆતના કેટલાક વર્ગોમાં લગભગ 38 ટકા અને નોનવેર્બલ 55 ટકા ફાળો આપે છે પરંતુ આ નિવેદનો એક પ્રકારનું વ્યાપક સામાન્યીકરણ છે જે હું કહીશ કારણ કે એક અભ્યાસ ચોક્કસ સંદર્ભમાં કરવામાં આવ્યો છે અને તે ચોક્કસ સંદર્ભમાં કદાચ એવું જાણવા મળ્યું છે કે આ વાર્તા છે દાખલા તરીકે જો તમે આજે તે સંદર્ભને જોઈ રહ્યા છો જ્યાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો દેખીતી રીતે સંદેશની સામગ્રી 7 ટકા નથી તે તેના કરતા ઘણી વધારે હોવી જોઈએ અને વાસ્તવમાં અવાજ અને નોનવેર્બલ સંદેશાવ્યવહાર આમાં નજીવી ભૂમિકા ભજવશે સમગ્ર ક્રિયાપ્રતિક્રિયા કારણ કે તમે જુઓ છો કે હું કેવો દેખાઉં છું તે વિશે તમને એટલી ચિંતા નથી જે કદાચ આ મિકેનિઝમયંત્રરચનાને ફક્ત 7 ટકા જ ઉલટાવી દેશે જે તમને હું કેવો દેખાતો છું તે અંગે ચિંતા કરશો અવાજ અને સ્વર તમને હજુ પણ લગભગ 25 થી 30 ટકા પરેશાન કરી શકે છે કારણ કે તે રસ જનરેશન સાથે સંબંધિત છે અને તે ચીડિયા હોઈ શકે છે તે બહાર નીકળે છે અથવા રસપ્રદ હોઈ શકે છે અવાજના ગુણો આ વસ્તુઓને સંચાર કરી શકે છે પરંતુ સંદેશ સામગ્રી કદાચ વધુ છે 50 ટકા કરતાં તમે મૂળભૂત રીતે હું શું કહું છું તેની ચિંતા કરો છો હું કેવી રીતે કહું છું અને હું કેવો દેખાઉ છું કેવો દેખાઉ છું તેના કરતાં તેથી સંદર્ભ સુસંગત છે પરંતુ ચોક્કસ સંદર્ભમાં નોનવેર્બલ સંદેશાવ્યવહાર ઘટક એકદમ નોંધપાત્ર છે આ તે છે જે આપણે અહીંથી એકત્રિત કરીએ છીએ બર્ડવિસલ દ્વારા ફરી એક અન્ય જાણીતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરેરાશ લોકો દરરોજ લગભગ 10 થી 11 મિનિટ વાત કરે છે અને સામ સામે વાતચીત કરે છે અને નોનવેર્બલ સંચાર વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ મારો અંગત અનુભવ મને કહે છે કે કદાચ IIT ખડગપુર જેવી જગ્યાએ અમે દિવસમાં લગભગ 2 થી 3 કલાક વાત કરીએ છીએ અને જો તમે વિદ્યાર્થીઓને પણ જોતા હોવ તો તમે જોશો કે તેઓ વર્ગોમાં જેટલા કલાકો બેસે છે તેટલા કલાકો હોવા છતાં તેઓ હજુ પણ 2 થી 3 કલાક બોલતા હશે જો વધુ નહીં તેથી ફરીથી અમે આને સામાન્યીકરણો પર નહીં જઈએ જે તમને ઘણી શારીરિક ભાષાના નોનવેર્બલ સંચાર પુસ્તકોમાં મળે છે પરંતુ વિવિધ પ્રકારના સંશોધનો જોઈને મારી સમજણ એ છે કે અમુક હદ સુધી નોનવેર્બલ સંચારના મહત્વને કોઈપણ સમયે નકારી શકાય નહીં પરંતુ તેનું સામાન્યીકરણ અને વધુ પડતું ખેંચાણ એવી વસ્તુ છે જે આપણે ન કરવી જોઈએ તેથી હા હું કેટલાક લોકપ્રિય પુસ્તકોમાંથી આ વિચાર લઉં છું કારણ કે તમારા માટે તે સમજવું સરળ છે પરંતુ તે છતાં અથવા કેટલાક સંશોધન તારણો જે મને સમજાયું છે કે જે મેં આવા કિસ્સાઓમાં હાથ ધર્યા છે અને તેમાંથી કેટલાક તારણો પણ હું તમારી સાથે શેર કરીશ તદુપરાંત ત્યાં કેટલીક ખૂબ જ રસપ્રદ પરીક્ષણો હશે જે અમે તમારા માટે વિકસાવીશું જે આંશિક રીતે છેતરપિંડી અથવા જૂઠાણાની વિભાવના સાથે વ્યવહાર કરશે કારણ કે તમે જોશો કે તે એક એવી બાબતો છે જે હું આ લખાણ સાથે આગળ વધીએ ત્યારે પ્રકાશિત કરીશ આ સાથે આગળ વધો વાત કરો તે છેતરપિંડી આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને મને આશા છે કે તે સર્વેક્ષણ કરવામાં તમારા માટે આનંદ આવશે પરંતુ તમારે તે કરવું જ જોઈએ કારણ કે અમે અહીં જે કરીએ છીએ તેના સંદર્ભમાં તેમના તારણો ખૂબ જ સુસંગત હશે પરંતુ વધુ મહત્ત્વપૂર્ણ તમે જુઓ છો કે જેમ મેં તમને કહ્યું તેમ અમારી પાસે ઘણી લોકપ્રિય અમૌખિક સંદેશાવ્યવહાર અને બોડી લેંગ્વેજશરીરની ભાષાપુસ્તકોના વધુ પડતા સામાન્યીકરણની ટીકા છે જ્યાં તેઓ સામાન્યીકરણ કરતા વધારે છે સંદર્ભ વિશિષ્ટતા ખોવાઈ ગઈ છે ચોક્કસ સંદર્ભમાં કંઈક સંશોધન અલગ સંદર્ભમાં લાગુ થાય છે અને અર્થ બદલાય છે સંસ્કારી શિક્ષણ અને વર્તન આ એવી બાબતો છે જેને લોકપ્રિય પુસ્તકોમાં ઘણી વાર ધ્યાનમાં લેવામાં આવતી નથી વિવિધ સંસ્કૃતિઓમાં તથ્યો રજૂ કરવાની વિવિધ રીતો હોય છે શીખવું અને વર્તન એકબીજા સાથે જોડાયેલા છે અને વર્તનમાં શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ IITમાં આવે છે ત્યારે તે ચોક્કસ રીતે વર્તે છે પરંતુ ચાલો આપણે કહીએ કે 2 થી 3 વર્ષોમાં એક ચોક્કસ પ્રકારની સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે અમુક ભાષા આપણે કહીએ કે ઘટકો હસ્તગત કરવામાં આવે છે અમુક સ્વભાવો અમુક અમૌખિક દર્શાવે છે હસ્તગત કરવામાં આવ્યા છે જે વ્યક્તિ અગાઉ ધરાવતું ન હતું અને આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી સારું બોડી લેંગ્વેજશરીરની ભાષાને ખૂબ જ કાળજીપૂર્વક જોવાની છે મૂળભૂત ઘટકો પૈકી એક ચર્ચાસ્પદ છે સાંસ્કૃતિક અથવા જન્મજાત અમારો અર્થ પણ શું છે કારણ કે આ એક ખૂબ જ ચર્ચાસ્પદ વિસ્તાર છે અને હું તેના સિદ્ધાંતોમાં જઈશ નહીં પરંતુ હું તમારી સાથે જે શેર કરવાનો પ્રયત્ન કરીશ તે એ છે કે શું અમૌખિક વાતચીત કુદરતી છે અથવા તે સાંસ્કૃતિક રીતે હસ્તગત છે સામાજિક રીતે હસ્તગત જે રીતે ભાષાના અમુક પાસાઓ સામાજિક રીતે હસ્તગત કરવામાં આવે છે તેના પર મારો પ્રતિભાવ એ હશે કે જ્યારે આપણે અમૌખિક સંચારની વાત કરીએ છીએ જેમ કે મૌખિક સંદેશાવ્યવહાર ઇચ્છા વૃત્તિ અને હું કહીશ કે જન્મજાત તમે તેને શું કહેશો અન્ય કંઈપણ માટે તમે કહો છો તમે તેને ચોક્કસપણે વૃત્તિ જન્મજાત વૃત્તિ સંચાર કરવાની સાહજિક ઇચ્છા કહી શકો છો તે સમગ્ર શરીર દ્વારા ખૂબ જ છે જો કે તે જે રીતે ચેનલાઈઝ થાય છે જે રીતે તેને મોડ્યુલેટઘ્વનિ નિયમનકરવામાં આવે છે જે રીતે તેનું નિયમન થાય છે તે સાંસ્કૃતિક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે હું આને વિગતવાર રીતે સમજાવીશ દાખલા તરીકે જ્યારે આપણે સ્મિત વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે અમને જાણવા મળ્યું છે કે અભ્યાસો અમને જણાવે છે કે બાળકો પણ સ્મિત કરે છે જે બાળકોએ નોંધપાત્ર રીતે સ્મિતમાં સામાજિક સંપર્ક પ્રાપ્ત કર્યો નથી પરંતુ આ સ્મિતની અર્થપૂર્ણતાનો ખ્યાલ કંઈક એવો છે જે શંકાસ્પદ છે પરંતુ તેમ છતાં અન્ય અભ્યાસોએ દર્શાવ્યું છે કે જ્યારે લોકો સ્મિત કરે છે ત્યારે શારીરિક પરિવર્તન થાય છે દાખલા તરીકે પોલ એહમેન સૂચવે છે કે સતત સ્મિત કરવાથી દિવસના અંતે તમને આનંદની લાગણી થઈ શકે છે દિવસના અંતે તે તમને આનંદનો અનુભવ કરાવશે તેથી મૂળભૂત રીતે શું થઈ રહ્યું છે તે એ છે કે સ્મિત એવી વસ્તુ છે જે ચોક્કસ રીતે જન્મજાત છે પરંતુ જે રીતે તે રજૂ કરવામાં આવે છે જે રીતે તેનું નિયમન કરવામાં આવે છે તમે જે રીતે સ્મિત કરો છો તે કંઈક અલગ વાર્તા છે જે સંભવતઃ સામાજિક રીતે પ્રાપ્ત થઈ શકે છે ગુસ્સો વેદના તમે જોશો કે ગુસ્સો બતાવવાની કેટલીક આદિમ રીતો છે દાંતને બરબાદ કરીને જે મોટાભાગના પ્રાણીઓ સાથે થાય છે અને તે મનુષ્ય સાથે પણ થાય છે જ્યારે તેઓ ખૂબ ગુસ્સે થાય છે તમે ફિલ્મો જુઓ જે ક્યાં તમને મળે છે ખાસ કરીને હિન્દી ફિલ્મો જ્યાં અતિશયોક્તિ મુખ્ય છે તમને લાગે છે કે ખલનાયક અને હીરો પણ લડી રહ્યા છે દાંત ઉઘાડી રહ્યા છે તેથી ક્રોધ વ્યથા ડર કેટલાક ચોક્કસ શારીરિક લક્ષણો છે અમે તેના વિશે વાત કરીશું પરંતુ જો આપણે પ્રશ્ન પૂછીએ તો શું તે બધી સંસ્કૃતિઓમાં સમાન છે અમારી પાસે જવાબો છે જે બદલાય છે વાસ્તવમાં જ્યારે અમે ચહેરાના હાવભાવ કરીએ છીએ ત્યારે હું તમારી સાથે ચર્ચા કરીશ કે પોલિકમેને એબોરિજિનલઆદિવાસીસંસ્કૃતિઓ સાથે કેવી રીતે અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે ચોક્કસ ચહેરાના હાવભાવ સમગ્ર સંસ્કૃતિમાં ચાલુ રહે છે તેથી જો આપણે વસ્તુઓના અન્ય પાસાઓને જોઈ રહ્યા છીએ શારીરિક ભાષાને સમજીએ છીએ તો કેટલીક અન્ય કરતા વધુ સારી છે ઠીક છે હા એ વાત સાચી છે કે કેટલાક લોકો શરીરની ભાષાને વધુ સંસ્થાકીય રીતે અથવા વધુ વાતચીતથી સમજી શકે છે જ્યાં કેટલાક લોકો ભાષા બોલવામાં વધુ સારી હોય છે અને કેટલાક લોકોએ તે કુશળતા પ્રાપ્ત કરવી પડે છે તેથી જો હું બોડી લેંગ્વેજ વિશે કંઈક શેર કરી રહ્યો છું જે સૂચવે છે કે કદાચ આ ચર્ચા તમને થોડો ફાયદો કરશે અને તે એવી રીતો સૂચવશે કે તમે અમૌખિક સંચાર અને શારીરિક ભાષાની તમારી સમજને સુધારી શકો છો જે અમને ખૂબ જ સરળ રીતે કહે છે કે હા બોડી લેંગ્વેજ કુશળતા હસ્તગત કરી શકાય છે જે રીતે પછીના તબક્કે અમે સર્જનાત્મકતા અથવા ચોક્કસ સર્જનાત્મક વિચારોની કુશળતા પ્રાપ્ત કરી શકાય છે તેની ચર્ચા કરીશું હવે બોડી લેંગ્વેજ અને કલ્ચર વિશે વાત કરવી લાગણીઓના મૂળભૂત અભિવ્યક્તિઓ અને અમૌખિક સંચાર કદાચ અમે અન્ય બાબતો પર જઈએ તે પહેલાં હું આના પર થોડો વધુ સમય પસાર કરવા માંગુ છું કારણ કે કેટલીક મૂળભૂત બાબતોની સ્પષ્ટ સમજણ વધુ સારી છે અને પછી તમે હંમેશા અન્ય પુસ્તકોનો સંદર્ભ લઈ શકો છો તેથી આપણે જેની વાત કરી રહ્યા છીએ તે એ છે કે આપણે કહીએ છીએ કે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે કેટલીક મૂળભૂત લાગણીઓ છે જે શરીર દ્વારા તેમજ ચહેરાના હાવભાવ દ્વારા તેમજ આપણે જે પણ બોલીએ છીએ અને જે રીતે કહીએ છીએ તેના દ્વારા વ્યક્ત થાય છે અને જો અમે તેમને હાલ માટે આશરે 6 અથવા 7 માં વર્ગીકૃત કરીએ છીએ કારણ કે ત્યાં કેટલી લાગણીઓ પ્રાથમિક લાગણીઓ છે તે વિશે ફરીથી ઘણી ચર્ચા છે પછી આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે સુખ એવી વસ્તુ છે જે લગભગ સાર્વત્રિક છે તેથી શું ઉદાસી કહીએ તે ગુસ્સો ભય અણગમો આશ્ચર્ય છે અને અમુક સિદ્ધાંતવાદીઓ અનુસાર સામાજિક રીતે શીખ્યા ન હોય તેવા તિરસ્કાર પણ છે ચાલો આપણે કહીએ કે ચાલો આપણે તે સમય માટે માની લઈએ કે તેઓ હસ્તગત છે તેઓ હસ્તગત નથી તેઓ ત્યાં રહ્યા છે તેઓ અમને આપવામાં આવ્યા છે આ લાગણીઓને વિવિધ રીતે વ્યક્ત કરવા માટે તેઓ જૈવિક રીતે સજ્જ છે સખત રીતે સજ્જ છે હવે ધારી લઈએ કે સ્મિતનો દાખલો લઈએ હવે જો તમે સંસ્કૃતિમાં સ્ત્રીઓના સ્મિતની રીત અને પુરુષો જે રીતે સ્મિત કરે છે તે જોતા હોવ અને તમે વિવિધ પરિસ્થિતિઓમાં તેના સ્નેપ શોટ્સ લો છો તો કદાચ તમને તફાવત જોવા મળશે એવી જ રીતે જો તમે એક જ સંસ્કૃતિમાં હસતાં નાના બાળકો અને પુખ્ત વયના લોકોને જોશો તો કદાચ તમને તફાવત જોવા મળશે એ જ રીતે એ જ રીતે જો તમે વિવિધ સામાજિક સ્તરો વિવિધ સામાજિક દરજ્જાના લોકો સામાજિક કાર્યક્રમોમાં હસતાં જોશો તો તમને દેખાશે કે તેમાં મોટો તફાવત છે બીજા શબ્દોમાં કહીએ તો સ્મિત અને હાસ્ય એ વસ્તુઓ છે જે આપણા માટે જન્મજાત હોઈ શકે છે પરંતુ તે સામાજિક ધોરણો દ્વારા નિયંત્રિત થાય છે વિવિધ સમાજોમાં વિવિધ સંસ્કૃતિઓમાં તમે શું પ્રદર્શિત કરી શકો છો અને શું કરી શકતા નથી તે નિયંત્રિત છે તેથી સારું જો તમે તમારા પોતાના પર હોવ તમે તમારા રૂમની અંદર હતા તમે હસતા હોવ ત્યાં કોઈ નથી અથવા તમે હસતા હોવ ત્યાં કોઈ નથી તમે તેને ચોક્કસ રીતે કરો છો પરંતુ જે ક્ષણે સાંસ્કૃતિક પરિમાણ આવે છે જે ક્ષણે તમે સભાન છો કે કોઈ તમને જોઈ રહ્યું છે તમે કદાચ ખૂબ જ અલગ રીતે સ્મિત કરશો કારણ કે તમારી પાસેથી ચોક્કસ રીતે સ્મિતની અપેક્ષા રાખવામાં આવે છે તેથી અહીં એક સામાજિક ધોરણનું ઉદાહરણ છે જે દેખીતી રીતે સ્વયંસ્ફુરિત હોય તેવા વર્તનનું નિયમન કરે છે ઉદાસી વિશે પણ એવું જ હશે ચાલો કહીએ કે એક ખૂબ જ વિશિષ્ટ બાબત જે મારા મગજમાં આવે છે તે એ છે કે ઓછામાં ઓછી આપણી સંસ્કૃતિમાં અને અન્ય ઘણી સંસ્કૃતિઓ હોઈ શકે છે જ્યાં લિંગ તફાવતને નોંધપાત્ર રીતે સ્વીકારવામાં આવે છે જ્યાં ઉદાસીનું પ્રદર્શન એવી વસ્તુ છે જે પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ રીતે નિયંત્રિત થાય છે દાખલા તરીકે ભારતમાં ભય અથવા ઉદાસીનું પ્રદર્શન ચાલો આપણે ઉદાસીને વળગી રહીએ પુરુષો દ્વારા નિયંત્રિત થવું જોઈએ વ્યક્તિ ફક્ત પોતાની જાતને છોડીને દુઃખ વ્યક્ત કરી શકતી નથી જો તમે તે કરો છો જો તમે એક પુરુષ છો અને જો તમે તમારી પરીક્ષામાં સારો દેખાવ ન કરો તો તમે ધારો નહીં તમને રડવાની મંજૂરી નથી જ્યારે છોકરીને રડવાની મંજૂરી આપવામાં આવી શકે છે તેથી આ ફરીથી સામાજિક રીતે શીખ્યા છે તેથી ઉદાસીનું પ્રદર્શન ગુસ્સો આપણી સંસ્કૃતિમાં સ્ત્રી કરતાં વધુ વિશિષ્ટ રીતે ગુસ્સો દર્શાવવા માટે એક પુરુષ માનવામાં આવે છે તેથી તમે જુઓ છો કે આ રીતે વિવિધ લાગણીઓનું સાંસ્કૃતિક નિયમન અને તે જે રીતે પ્રદર્શિત થાય છે તેનું નિયમન થાય છે આ છે પ્રદર્શન નિયમો તરીકે ઓળખાય છે જો કે અમે આની વિગતવાર ચર્ચા કરીશું નહીં તેને શેર કરવું સરસ છે અને તમે હંમેશા તેને શોધી શકો છો અને અમૌખિક સંચારની રસપ્રદ દુનિયા શોધી શકો છો જ્યાં અન્ય ઘણા રસપ્રદ ખ્યાલો અસ્તિત્વમાં છે તેથી અહીં કેટલાક મૂળભૂત ઉદાહરણો છે માત્ર ઝડપી સમજણ માટે માથું હલાવતા હા અને ના હવે તેના વિશે ઘણી સાંસ્કૃતિક ચર્ચા છે તે સાંસ્કૃતિક છે કે કુદરતી છે તે અંગે ઘણી ચર્ચા છે તેથી તમે જોશો કે આ સમય સુધીના તમામ અભ્યાસો અનિર્ણિત રહ્યા છે અને અમે ખરેખર ખાતરીપૂર્વક જાણતા નથી કે કયો કેસ છે પરંતુ ભારતના અમુક ભાગો સહિત એવી પરંપરાઓ છે જ્યાં તમે જોશો કે જ્યારે તમે સંમત થાઓ છો ત્યારે તમે ચોક્કસ રીતે તમારું માથું હલાવો છો પરંતુ જ્યારે તમે સમાન સંસ્કૃતિમાં સહમત ન હોવ ત્યારે તમે તમારા માથાને અલગ રીતે હકાર કરો છો પરંતુ ઘણી વાર દેશના અન્ય ભાગોમાં લોકો મૂંઝવણમાં મૂકે છે કે જ્યાં તમે કહો છો ત્યાં તમે હા કહેવા માટે આ રીતે માથું નમાવો છો અને ના કહેવા માટે આ રીતે કરો છો અને આ એવી વસ્તુ છે જે તે વિશિષ્ટ પરંપરામાં અસ્તિત્વમાં નથી તેથી ત્યાં એક મૂંઝવણ છે પરંતુ ત્યાં અમુક સંસ્કૃતિઓ છે અને જો તમે Googleગુગલ કરો છો તો તમે જોશો કે અમુક સંસ્કૃતિઓમાં તમારું માથું હલાવવાની હા તરીકે ગણવામાં આવે છે હવે જો તમે ભાષાની પદ્ધતિ જોઈ રહ્યા હોવ તો તમે જોશો કે મોટાભાગની ભાષાઓ કોઈને કોઈ રીતે કુદરતી કારણ સાથે જોડાયેલી હોય છે જો તમે લેખિત ભાષા જોઈ રહ્યા હોવ જો તમે ચિત્રો પ્રાચીન ચિત્રો જોઈ રહ્યા હોવ તો પ્રતીકો વર્ચ્યુઅલવાસ્તવમાંરીતે કંઈક એવું પ્રતિનિધિત્વ કરે છે જે અસ્તિત્વમાં છે ચાલો કહીએ કે આખલાનું પ્રતીક અથવા બળદ અથવા એ ચાલો નું પ્રતીક સૂર્ય માટે ઊભા રહેલું વર્તુળ અને તેથી આગળ અને પછી આ પ્રાપ્ત થાય છે પ્રતીકો ધીમે ધીમે પ્રસારિત થાય છે અને કુદરતી વિશ્વ સાથેની લિંક જેમાંથી આ ઉદ્ભવે છે ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે અને તે સમયે ચોક્કસ હાવભાવ અથવા આ કિસ્સામાં કોઈ ચોક્કસ પ્રતીક ચોક્કસ લેખિત પ્રતીક તેના મૂળ અર્થ સાથે ચોક્કસ રીતે જોડાયેલ હોવા છતાં તમને લાગે છે કે તે ખૂટે છે લિંક ખૂટે છે તમે ખરેખર જાણતા નથી કે શું થયું છે અને કનેક્ટિવિટીજોડાણ કેવી રીતે શોધી શકાય છે જો તમે અમારા દ્વારા કરવામાં આવતા કેટલાક હાવભાવ જોઈ રહ્યા છો તો તમને એક સમાન વસ્તુ જોવા મળશે આવા હાવભાવ કે જે ચોક્કસ અર્થ ધરાવે છે જેમ કે ચોક્કસ અર્થનો સંચાર કરવો તે પ્રતીકો તરીકે ઓળખાય છે અને પ્રતીકોનું કાર્ય એ છે કે તેઓ ખાસ કરીને એવા અર્થનો સંચાર કરે છે કે જેનો તમને કુદરતી અભિગમ સાથે બિલકુલ સંબંધ ન હોય દાખલા તરીકે અમુક પ્રતીકો જે સૂચવે છે તેની સાથે કુદરતી જોડાણ ધરાવે છે દાખલા તરીકે આ મૌન માટેનું પ્રતીક છે અને આને મોં સાથે સંબંધ છે તેથી તમે કહી શકો કે સારું આ જોડાણ ખૂબ જ સ્પષ્ટ છે અથવા આ પીવાના પાણી માટેનું પ્રતીક છે પીવાનું પ્રવાહી અને તે ત્યાં છે બંને વચ્ચે ચોક્કસ જોડાણ છે પરંતુ જો તમે અંગૂઠાની નિશાની જોઈ રહ્યા છો જે એક પ્રતીક અથવા વિજયનું ચિહ્ન છે જે પ્રતીક છે અથવા પ્રશંસા છે અથવા શૂન્ય ચિહ્ન છે જે પ્રતીક છે તો પછી તમે તે શોધી શકો છો આ કિસ્સાઓ ચોક્કસ સંસ્કૃતિની અંદર તેનો અર્થ શું છે તે અંગે ચોક્કસ અંશે કરાર છે અન્ય સંસ્કૃતિઓમાં ત્યાં એક કરાર હોઈ શકે છે જેનો અર્થ અલગ રીતે થાય છે તેથી જો તમે ખરેખર સ્નીર જેવી બીજી કેટલીક વસ્તુઓ જોઈ રહ્યા હોવ તો આ કદાચ જૈવિક ઉત્પત્તિ ધરાવે છે કારણ કે મેં તમને થોડા સમય પહેલા કહ્યું તેમ દાંત ધારણ એ એવી વસ્તુ છે જે પ્રાઈમેટ અને મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓમાં હોય છે જ્યારે તેઓ ગુસ્સો દર્શાવવા માંગે છે જ્યારે તેઓ ડંખ મારવા માંગે છે જ્યારે તેઓ લડવા માંગે છે આજે પણ જ્યારે લોકો લડે છે વ્યાવસાયિક બોક્સર પણ લડે છે ક્યારેક તેઓ એકબીજાને કરડે છે તેથી તે એવી વસ્તુ છે જે કદાચ ખૂબ જ જૈવિક રીતે સંચાલિત છે પરંતુ શ્રગ હું આ પ્રકારના શ્રગને જાણતો નથી ફરીથી આપણે ખરેખર જાણતા નથી કે શું તેની કુદરતી ઉત્પત્તિ છે અથવા તે કુદરતી રીતે કેવી રીતે ઉભરી આવી છે પરંતુ કુદરતી મૂળના અમુક પ્રકારની લિંક હોવી આવશ્યક છે દાખલા તરીકે કેટલાક પ્રતીકો કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ જેમ કે હું શાંતિથી આવ્યો છું હથેળીમાં ચિહ્ન ગુડ બાય લહેરાવું આ હોય છે આ ઓછામાં ઓછા ચોક્કસ સમયે જૈવિક રીતે પ્રેરિત હતા તે જ આપણને જાણવા મળે છે કારણ કે તમે જોશો કે પ્રારંભિક પરંપરાઓમાં પ્રારંભિક સમુદાયોમાં લોકો શસ્ત્રો વહન કરતા હતા તેથી ખુલ્લી હથેળીના હાવભાવ એ શરૂઆતમાં એક હાવભાવ છે જે સ્પષ્ટ કરે છે કે હું નિઃશસ્ત્ર છું હું કોઈ શસ્ત્રો લઈ રહ્યો નથી અને સમય જતાં તમે જોશો કે એક હાથને બદલે એક બે હાથને બદલે તમારી પાસે એક હાથ છે અને આ પ્રકારની હરકતો ધીમે ધીમે કોડીફાઈડ થઈ રહી છે પ્રતીકાત્મક બની રહી છે ખૂબ જ પ્રતીકાત્મક બની રહી છે જેથી મૂળ જોડાણ કંઈક છે જે ખોવાઈ જાય છે નમસ્કારના સ્વરૂપ તરીકે હાથ મિલાવવાનો સંભવતઃ એક સમાન પ્રકારની વસ્તુ સાથે સંબંધ છે જ્યાં હાથ કોઈપણ હથિયાર વિના અથવા એવી કોઈ વસ્તુ કે જેનાથી તે શરૂ થયો હોય તે વિના ખાલી હોય કારણ કે તમે જુઓ છો કે પટ્ટાઓ વચ્ચે પ્રાચીન કાળમાં પ્રાચીન સમયમાં જ્યારે સામાજિકકરણની શરૂઆત થઈ રહી હતી ત્યારે આ હાવભાવનો સામાજિક અર્થ ઉપરાંત કંઈક હતો તેમની પાસે તેના માટે અસ્તિત્વનું પરિમાણ હતું પરંતુ સંસ્કૃતિ સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના આ પરિમાણો ખોવાઈ ગયા છે અને આપણા સુધી જે નીચે આવ્યું છે તે કંઈક છે જેને આપણે સ્વીકારીએ છીએ આપણે સુધારીએ છીએ આપણે જુદી જુદી રીતે બદલીએ છીએ દાખલા તરીકે કોઈ મને કહે છે કે દક્ષિણ પૂર્વ એશિયાના અમુક ભાગોમાં નમસ્કાર જેનો ઉપયોગ આપણે ઘણી ભારતીય પરંપરાઓમાં કરીએ છીએ તે પ્રચલિત છે તેથી તે અમુક સમયે પ્રસારિત કરવામાં આવ્યું હોવું જોઈએ અને હાવભાવ ત્યાં હસ્તગત કરવામાં આવ્યો છે તેથી આ ફક્ત તમને વસ્તુઓ કેવી છે તેનો ખ્યાલ આપવા માટે છે OKs 19મી સદીમાં યુ માં લોકપ્રિય છે બધા સાચાઓલ્ડ કિન્ડરહૂક આ રીતે એટીઓલોજિકલી અર્થ ઉભરી આવે છે ફ્રાન્સમાં હાથની વીંટીનો અર્થ શૂન્ય થાય છે જાપાનમાં તેનો અર્થ પૈસા હોઈ શકે છે અને ભારતમાં તેનો અર્થ પ્રશંસા થઈ શકે છે તેથી તમે જુઓ છો કે એક જ હાવભાવનો વિવિધ સ્થળોએ વિવિધ પ્રકારના અર્થ થાય છે તેનો અર્થ એ છે કે તે એક પરંપરાગત ભાષા છે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે કુદરતી ભાષા નથી કુદરતી ભાષાનો ઉપયોગ એવી વસ્તુ છે જે પ્રસારિત થાય છે અથવા જે સમગ્ર સંસ્કૃતિઓમાં સમાન હોય છે પરંપરાગત ભાષાનો ઉપયોગ એ એવી વસ્તુ છે જે વિવિધ સંસ્કૃતિઓ વિવિધ ભાષાઓ અને જુદા જુદા દેશો માટે અલગ છે કારણ કે તે તે છે જ્યાં તેનો ચોક્કસ મર્યાદિત અર્થ છે તેથી મેં તમને કહ્યું તેમ ફરીથી થમ્બ્સ અપ ઉત્તમકરો અગાઉના કિસ્સામાં ઓકે ઓલ ઓકે અથવા તેનો અભદ્ર અર્થ હોઈ શકે છે અથવા તે શ્રેષ્ઠતાની ભાવના પણ સૂચવી શકે છે હવે આ જૈવિક રીતે ચલાવવાને બદલે સાંસ્કૃતિક રીતે નક્કી કરવામાં આવે છે અથવા વિજય ચિહ્ન જે ચર્ચિલે લોકપ્રિય કર્યું અને જો હથેળી ફરી વળે તો તે અશ્લીલ પ્રતીક બની જાય છે તેથી આ અને રાણી એલિઝાબેથે કદાચ અમુક સમયે પ્રતીકને મૂંઝવણમાં મૂક્યું હતું તે ઘણો ઉભો કર્યો મને માફ કરશો કદાચ માર્ગારેટ થેચર મને યાદ નથી કે કોણ છે પરંતુ તે છેલ્લે વિવાદ તરફ દોરી જાય છે કારણ કે તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ વિવિધ સંસ્કૃતિઓના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં ખૂબ જ સંવેદનશીલ મુદ્દાઓ છે તેથી એમ કહીને ચાલો આપણે થોડા આગળ વધીએ અને કહીએ કે આ બધા વિશે આપણે અત્યાર સુધી વાત કરી છે તે મુખ્યત્વે શરીરની ભાષાની પરંપરાગત બાજુ પર કેન્દ્રિત છે પરંતુ મોટાભાગના લોકો મુખ્યત્વે બિનપરંપરાગત અથવા શારીરિક ભાષાના કુદરતી સંકેતમાં રસ ધરાવે છે ઠીક છે એવું કંઈ નથી જે મેં તમને પહેલેથી જ વ્યક્ત કર્યું છે પણ હું અંતરાત્માને અવિવેકની વિરુદ્ધ કહીશ સભાનપણે અમે હાવભાવ કરીએ છીએ જે નરમ કૌશલ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે જુઓ છો કે તમારે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભોમાં કેવી રીતે વર્તવું શું કરવું શું ન કરવું શું દર્શાવવું શું ન દર્શાવવું તે શીખવું પડશે તેથી હા તે સંદર્ભોમાં બોડી લેંગ્વેજ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું જ મહત્વનું છે કે કોઈ અન્ય વ્યક્તિ શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે અથવા કોઈ વ્યક્તિ જે ઇચ્છે છે તે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પાછળના હેતુનું અનુમાન લગાવવું તેના અર્થનું અનુમાન કરવું છે હવે આ એક ખૂબ જ રસપ્રદ બહાર નીકળતી પડકારજનક બાબત બની જાય છે અને આપણામાંથી મોટાભાગનાને અમૌખિક સંચારના આવા પરિમાણમાં પણ રસ છે કારણ કે તમે જુઓ છો કે ઘણી વાર મહત્વની બાબત એ છે કે કોઈ વ્યક્તિ ખરેખર શું વિચારે છે તે શોધવું આપણે ખરેખર આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કારણ કે સામાજિક જીવનમાં આપણે ઘણું ખોટું બોલીએ છીએ પરંતુ અમે હવેથી થોડી વારમાં તેના પર આવીશું સૌથી મહત્વની બાબત એ છે કે ભાષાની જેમ જ્યાં તમે જુઓ છો કે કોઈ શબ્દનો સંદર્ભ વગર કોઈ અર્થ નથી બિનમૌખિક સંચારનો પણ સંદર્ભ વિના કોઈ અર્થ નથી સંદર્ભના પ્રથમ ઘટકો હાવભાવ અથવા મુદ્રાઓ છે જે એકસાથે સંયુક્ત અર્થ આપે છે સંદર્ભનો બીજો ભાગ એ છે કે જ્યાં કોઈ વ્યક્તિ હાવભાવ ભૌતિક અથવા સામાજિક જગ્યા સંસ્કૃતિ અને અન્ય વિવિધ પરિમાણો બનાવે છે તેથી તમે જોશો કે આ કંઈક નવું નથી ભલે તમે નાટ્ય પરના અમારા પ્રાચીન પુસ્તકને જોતા હોવ જે એક પ્રદર્શન છે નાટ્યશાસ્ત્ર આ પહેલેથી જ સારી રીતે કોડીફાઇડકરવામાં આવ્યું છે અને અમારી પાસે ખૂબ જ રસપ્રદ વર્ગીકરણ છે લોકધર્મી અને નાટ્યધર્મી લોકધર્મી દ્વારા અમારો અર્થ એ છે કે જે કુદરતી છે હું તેનો અંદાજે તે રીતે અનુવાદ કરીશ અને નાટ્યધર્મી દ્વારા અમે કહીશું કે અમે વસ્તુઓને સાંસ્કૃતિક રીતે નિર્ધારિત ગણીશું તેથી જે સાંસ્કૃતિક રીતે નિર્ધારિત છે તે નાટ્યધર્મી છે જે નિયમોમાં છે પર્ફોર્મન્સના પ્રેક્ટિશનરે તે નિયમોનું પાલન કરવું જોઈએ અને અન્ય લોકો પરંપરાગત રીતે સમજે છે અને ત્યાં અમુક કુદરતી વર્તણૂકની પેટર્ન છે લોકો દરેક જગ્યાએ પ્રદર્શિત કરે છે અને પ્રદર્શનને તે પ્રાપ્ત કરવું પડે છે તેથી જ્યારે આપણે આ કોડિફિકેશન્સ જોઈ રહ્યા છીએ ત્યારે આપણને હાવભાવ મુદ્રાઓ ચહેરાના હાવભાવ અને તેનો અર્થ શું હોઈ શકે તેઓ શું પ્રતીક કરી શકે કયા ભગવાન કઈ દેવી કયા ચોક્કસ સામાજિક સ્તર માટે આ બધું સારી રીતે કોડીફાઇડ કરવામાં આવ્યું છે તેનાં વિશાળ સંખ્યામાં ક્લસ્ટરો જોવા મળે છે પ્રદર્શન તેમજ નૃત્ય જેમાંથી આપણા મોટાભાગના ભારતીય નૃત્યો અને થિયેટર પરંપરાઓ ઉભરી આવી છે તેથી જેમ મેં અહીં સૂચવ્યું છે એકાંત હાવભાવ ભ્રામક હોઈ શકે છે તમને એક સંદર્ભની જરૂર છે તમારે હાવભાવના સમૂહની જરૂર છે અને અલબત્ત મૌખિક અને અમૌખિક કોડની સંપૂર્ણતા એકસાથે સૂચિત કરે છે જે પણ સૂચિત હોવું જોઈએ અને અર્થની અસ્પષ્ટતા એવી વસ્તુ છે જે અહીં ખૂબ જ મજબૂત છે જ્યારે તમે તેની સાથે સરખામણી કરો ત્યારે ચાલો મૌખિક હાવભાવ કહીએ હું દિલગીર છું શાબ્દિકતા સાથે તે શા માટે છે કારણ કે તમે જુઓ છો કે ઓછામાં ઓછા શબ્દો મોટાભાગના કિસ્સાઓમાં સ્પષ્ટ અર્થો ધરાવે છે અમે તમને અગાઉની કેટલીક સ્લાઇડ્સ અને અગાઉની વાતચીતમાં આની ચર્ચા કરી ચૂક્યા છીએ જે મેં તમને આપી હતી પરંતુ જ્યારે બિનમૌખિક સંદેશાવ્યવહારની વાત આવે છે ત્યારે તમે જુઓ છો કે અર્થો વ્યક્તિગત રીતે અર્થઘટન કરવામાં આવે છે પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં અમારી પાસે શબ્દકોશ નથી અમારી પાસે અમૌખિક સંદેશાવ્યવહારનો વ્યવસ્થિત શબ્દકોષ નથી જેને આપણે અનુસરવાનું છે નિયમોનું પાલન કરવું પડશે નિયમો આપણામાંના દરેક દ્વારા બનાવવામાં આવે છે અને દરેક સમયે આપણે આ નિયમોને બદલતા રહીએ છીએ તેથી એમ કહીને હું બે અથવા ત્રણ અન્ય મહત્વપૂર્ણ ઘટકોને સ્પર્શ કરીશ ઘટકોમાંથી એક શક્તિનો ખ્યાલ છે અમૌખિક સંદેશાવ્યવહાર શક્તિનું પ્રદર્શન રજૂ કરે છે અને જો તમને યાદ છે કે મેં ટીન ટીનમાંથી લીધેલી અગાઉની સ્લાઇડ્સમાંની એકમાં મેં આની ચર્ચા કરી હતી અને તમે કહો છો કે કદાચ સામાજિક સ્થિતિ શક્તિ પુરુષત્વ અથવા સ્ત્રીત્વનું પ્રદર્શન ઘણું વધારે છે મૌખિક અથવા સ્વર સંચાર કરતાં બિનમૌખિક સંદેશાવ્યવહારમાં વિશિષ્ટ રીતે કરવામાં આવે છે આ કંઈક છે આપણે યાદ રાખવું જોઈએ હું ચોક્કસપણે તમને ચોક્કસ સ્લાઇડ્સ આપીશ જે આ ચોક્કસ પસંદગીઓ સાથે કામ કરે છે તમે ગૂગલ અને તેમને શોધી શકો છો તમે કરી શકો છો કેટલાક હોઈ શકે છે એક અથવા બે પેપર અને જો બોડી લેંગ્વેજ પરના પુસ્તકો જે સામાન્ય રીતે ઉપલબ્ધ છે જ્યાં તમને આ મુદ્દાઓ વિશે વિગતવાર રીતે જાણવા મળશે ખૂબ જ ઝડપથી હું એવી કોઈ બાબત વિશે વાત કરીશ જે અમૌખિક સંદેશાવ્યવહારના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે જે ઝોન અથવા અંતરનો ખ્યાલ છે અવકાશ હવે અવકાશ બિનમૌખિક સંચારમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેટલા પુસ્તકોએ તેની વ્યાખ્યા કરી છે તે હું તમારી સાથે ઝડપથી શેર કરીશ સારું તેનું ચોક્કસ મહત્વ છે અને તે ચોક્કસ રીતે અર્થપૂર્ણ છે તેથી જ હું તમારી સાથે શેર કરી રહ્યો છું જે એ છે કે જ્યારે તમે કોઈની ખૂબ નજીક હોવ ત્યારે તમે તે વ્યક્તિનો સંપર્ક કરી શકો છો તેથી નિકટતા એવી વસ્તુ છે જે બે વ્યક્તિઓ દ્વારા માન્ય છે તેથી તમે જોશો કે આ લોકો અંતરે વાતચીત કરી શકે છે જેને ઘનિષ્ઠ અથવા વ્યક્તિગત અંતર ગણી શકાય બીજી બાજુ જો તમે કોઈ વ્યક્તિને ઔપચારિક રીતે જાણો છો તો તમે ચોક્કસ અંતર જાળવશો તે ત્રણ ફૂટ કે અઢી ફૂટ 3 ફૂટ કે 4 ફૂટ ગમે તે હોય અને પછી તમે તેને સામાજિક જગ્યા કહી શકો છો આના જેવા વર્ગખંડમાં પણ તમારાથી અલગ અલગ અંતરે 20 30 લોકો બેઠા હશે અમારી પાસે એક સામાજિક જગ્યા છે પરંતુ સામાજિક જગ્યા એ એક એવી જગ્યા છે જ્યાં તમે જોશો કે તમારે બૂમો પાડવાની જરૂર નથી અને તમે હજી પણ આંખનો સંપર્ક જાળવવા તમારા ચહેરાના હાવભાવ સ્થાપિત કરવા શરીરનું અન્ય પ્રદર્શન લોકો માટે વિશિષ્ટ રીતે ઉપલબ્ધ છે અને તમે તેના પર વ્યવહાર કરી શકો છો સામાજિક રીતે અંતર તેથી જગ્યા હજી પણ અહીં સંબંધિત છે પરંતુ એક સાર્વજનિક સ્થળ તેનાથી ઘણું મોટું અંતર એ છે જ્યાં તમે એટલા અંતરે હોવ કે ફક્ત તમારા હાવભાવ અને વિશિષ્ટ હાવભાવ ઓળખી શકાય અને બીજું કંઈ નહીં અને આવી જગ્યામાં તમે માત્ર ખૂબ જ ઔપચારિક વસ્તુઓ સાથે વાતચીત કરી શકો છો અને ઘનિષ્ઠ અથવા સામાજિક વસ્તુઓ નહીં તેથી અવકાશ ઘણી રીતે અમૌખિક સંચારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે આ તેમાંથી માત્ર એક છે બીજો એક છે જગ્યા અને પ્રદેશનો ખ્યાલ જો હું ટેબલની સામે બેઠો હોઉં તો સામાન્ય રીતે હું મારી સામે ટેબલ પર વસ્તુઓ મૂકું છું હું નથી કરતો અને જો આપણે કહીએ કે હું અહીં બેઠો છું અને મારી બાજુમાં બીજું કોઈ બેઠું છું તો હું સામાન્ય રીતે તેની જગ્યા અથવા તેની જગ્યા પર વસ્તુઓ મૂકતો નથી તો શા માટે આપણે આ અવલોકન કરીએ છીએ કારણ કે આપણે અમુક સ્તરે કામચલાઉ છીએ માની લો કે તે તેની જગ્યા અથવા તેનો પ્રદેશ છે અને આ મારી જગ્યા છે મારો પ્રદેશ છે અને મારે બે વચ્ચે તફાવત કરવો જોઈએ તમે જોશો કે ટ્રેનોમાં મોટાભાગની લડાઈઓ જગ્યા અને પ્રદેશ વિશે હોય છે કારણ કે તમે જુઓ છો કે સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરો છો અથવા ઘણી વાર તમે જોશો કે લોકોની ભીડ છે જગ્યા ગીચ છે અને લોકો ખૂબ આરામદાયક નથી શરૂઆતમાં તમે જોશો કે તેઓ સખત હોય છે તેઓ ક્યારેક લડતા હોય છે તેઓને કઈ સીટ પર બેસવાનું છે તે વિશે ખૂબ જ ચોક્કસ અને ધીમે ધીમે કહેવા દો કે 12 કલાક 15 કલાક તમે જોશો કે લોકો આરામ કરી રહ્યા છે તેઓએ મિત્રો બનાવ્યા છે હવે હું તમારી સીટ પર મારો પગ મૂકું છું અને તમે મારી સીટ પર તમારો હાથ મૂકી રહ્યા છો અમે વધુ કે ઓછા આરામદાયક છીએ અને અમને કોઈ વાંધો નથી તેથી આ પ્રદેશો તેને મારા પ્રદેશ અન્ય વ્યક્તિનો થોડો ભાગ આપે છે અને આ સામાજિક ગોઠવણો અમૌખિક સંચારના સંદર્ભમાં થાય છે અને વાસ્તવિક ભૌતિક જગ્યા અને પ્રદેશના સંદર્ભમાં પણ પ્રતીકાત્મક અસરો ધરાવે છે જગ્યાની માત્રા જ્યારે અન્ય હિંસક વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે છે અને તે કદાચ ઘણા સંઘર્ષને જન્મ આપે છે વસ્તુઓના આ પાસાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો છે તેમજ આપણે એ પણ સમજીએ છીએ કે અવકાશ સંદર્ભ વિશિષ્ટ છે મારો મતલબ એ છે કે જો તમે લિફ્ટની અંદર હોવ જ્યાં ઓછી જગ્યા હોય તો તમે અમુક નિયમોનું પાલન કરો છો તમે તમારા હાથ જોડીને ચોક્કસ રીતે ઊભા થાઓ છો કે મને કોઈને સ્પર્શ કરવામાં રસ નથી મને અન્ય કોઈની જગ્યા લેવામાં રસ નથી જ્યારે તમે જોશો કે જો કહી દો કે જે જગ્યા ઘણી મોટી છે ત્યાં લોકો ખૂબ જ બંધ અને એકસાથે ઊભા છે તો તેઓએ મિત્રો બનવાની જરૂર છે નહિંતર જો લોકો એકસાથે ભેગા થાય છે તો તે કંઈક છે જે અન્ય જૂથના સભ્યોને અસામાન્ય લાગશે તેથી અવકાશ વિધિઓ આપણી પાસે છે આપણે અવકાશ વિધિઓનું પાલન કરીએ છીએ જાહેર જગ્યાઓમાં કેટલીકવાર જગ્યા સંકુચિત હોય છે અને અમે અમુક ધાર્મિક વિધિઓનું પાલન કરીએ છીએ હથેળીની અંદરની જેમ એક રક્ષણાત્મક હાવભાવ અને જો તમે તમારી હથેળીને જોઈ રહ્યા હોવ તો પણ તમને લાગે છે કે તમારી હથેળીનો આ ભાગ આ ભાગ કરતાં વધુ ખાનગી માનવામાં આવે છે જે વધુ જાહેર માનવામાં આવે છે તેથી મુદ્રાના હાવભાવથી શરૂ કરીને સ્પર્શના વર્તન સુધી અહીં દરેક જગ્યાએ જ્યાં અમુક સામાજિક ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે અને આપણે તેના વિશે જાગૃત રહેવાની જરૂર છે હવે સંસ્કૃતિ અને ઝોન અમને મળ્યા છે કે તમે જોયું કે મારી અગાઉની એક વાતચીતમાં મેં તમારી સાથે શેર કર્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં નર અને નર નર અને માદા અને સ્ત્રી અને પુરૂષ વચ્ચે વિવિધ પ્રકારની જગ્યાઓ જાળવવામાં આવે છે તમને વિવિધ સંસ્કૃતિઓમાં આ અલગ અલગ જોવા મળી શકે છે અને તમે જોશો કે જ્યારે જગ્યાની વાત આવે છે ત્યારે દેશના લોકો અને શહેરના લોકો અલગ રીતે વર્તે છે ઘણી વાર તમે જોશો કે ગીચ શહેરમાં વેરાન મોડી બસમાં જો 5 લોકો હોય તો તેઓ 5 જુદા જુદા ખૂણામાં બેઠા હશે કારણ કે તેઓ એકબીજા સાથે કલાકો પછી લોકો સાથે વાત કર્યા પછી પણ સામાજિકકરણ વાત કરવામાં રસ ધરાવતા નથી બીજી બાજુ જો તે જ બસ ભારતમાંથી પસાર થઈ રહી હોય તો તમે જોશો કે જે ક્ષણે કોઈ વ્યક્તિ અંદર જાય છે અને એક વ્યક્તિ બેઠેલી જોવા મળે છે તે કદાચ જઈને તે વ્યક્તિની બાજુમાં બેસી શકે કારણ કે અહીં લોકો એકબીજા સાથે વાત કરીને થાક્યા નથી તેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધાર્મિક વિધિઓ હોય છે તેથી દાખલા તરીકે વિવિધ સ્થળોએ હેન્ડશેકહસ્ત ધૂનનના અલગ અલગ અસરો હોય છે ચાલો આપણે કહીએ કે જે શહેરો ત્યાં જગ્યા નથી ત્યાં લોકો આ રીતે હાથ મિલાવે છે જ્યારે કોઈ દેશ અથવા નાના શહેરમાં લોકો આ રીતે હાથ મિલાવી શકે છે અને અન્ય ઘણા સ્થળોએ ઓસ્ટ્રેલિયા જેવા છૂટાછવાયા વસ્તીવાળા વિસ્તારોમાં લોકો હાથ મિલાવતા પણ નથી અને કારણ કે નિકટતા આપણને એક સાથે લાવે છે અને પછી સ્પર્શ વર્તન શરૂ થાય છે તેથી આ બિન મૌખિક સંદેશાવ્યવહાર વિશે કેટલીક ખૂબ જ રસપ્રદ બાબતો છે અમે જગ્યા અને પ્રદેશ અને અવકાશ વિશે વાત કરી કેટલીકવાર તમને તે ખૂબ જ સુસંગત લાગે છે અને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટી કારના પૈડા પાછળ બેઠેલી નાની વ્યક્તિ પણ અચાનક આક્રમકતા બતાવી શકે છે કારણ કે તેને લાગે છે કે કાર તેના શરીરનું વિસ્તરણ છે તેથી તેને લાગે છે કે તે માત્ર આપણું શરીર જ નથી પરંતુ આપણા શરીર સાથે જોડાયેલી જુદી જુદી વસ્તુઓ જે આપણને લાગે છે કે તે નોંધપાત્ર રીતે સંકળાયેલી છે અને આપણે તેનો ઉપયોગ પણ શરૂ કરીએ છીએ તેમાંથી એક સામાજિક શક્તિ હોય છે જે લાદવામાં આવે છે અને ત્યાં પણ એક નાનો પ્રમાણમાં નાનો વ્યક્તિ એવી રીતે વર્તે છે જે દર્શાવે છે કે આપણે કહીએ કે શક્તિનું શક્તિ પ્રદર્શન અને તેથી આગળ તો અભ્યાસના આ ભાગમાં આપણે શું કરવાના છીએ વાતનો આ ભાગ અભ્યાસમાં જવાનો છે મેં તમને કહ્યું તેમ આ ટૂંકી ચર્ચા એવી જગ્યા નથી કે જ્યાં આપણે ચોક્કસ અમૌખિક સંચારની વિગતોમાં જઈ શકીએ જો કે અહીંનો વિચાર તમને અમૌખિક સંચારના ખૂબ જ રસપ્રદ પરિમાણોથી વાકેફ કરવાનો હતો એક તમને વાકેફ કરવા માટે કે એકવાર તમે આ ક્ષેત્રમાં સંશોધન કરવાનું શરૂ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે બિન મૌખિક સંચારની ઘણી લોકપ્રિય માન્યતાઓ છે મીઠું ચપટી સાથે સ્વીકારવાની જરૂર છે પાંચ બિનમૌખિક સંદેશાવ્યવહાર લોકપ્રિય પુસ્તકો વાંચવાથી તમે બિનમૌખિક સંદેશાવ્યવહારને સારી રીતે સમજવામાં વધુ સારી રીતે બનશો એવું થવાનું નથી પરંતુ આપણે આ તરફ આગળ વધીએ તે પહેલાં ચાલો હું કંઈક બીજું તરફ નિર્દેશ કરું જે અહીં આ સ્લાઇડ પર નથી પરંતુ જેની મેં તમને લિંક આપી છે જે છેતરપિંડીનો ખ્યાલ છે સમાજીકરણ અને સામાજિક અવકાશમાં આપણે ઘણી વાર જૂઠું બોલવાની ફરજ પાડીએ છીએ અને આ જૂઠાણાં જો કે આપણે તેને આપણી વાણીમાં દબાવી દઈએ છીએ શારીરિક રીતે કોઈને કોઈ રીતે પ્રતિબિંબિત થાય છે કારણ કે તમે જુઓ છો કે આપણે આપણા શરીર અને મનમાં જે અનુભવીએ છીએ તે એક એવી વસ્તુ છે જેને આપણે પ્રદર્શિત કરવાનો પ્રયાસ નથી કરતા જેને આપણે છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે શરીર ચોક્કસ રીતે વર્તે છે હવે ચહેરાના હાવભાવના સંદર્ભમાં આ ખૂબ જ રસપ્રદ છે જેને આપણે આગામી સત્રમાં લઈશું અને ત્યાં તેની વિગત આપીશું પરંતુ હું તમારી સાથે ખૂબ જ ઝડપથી શેર કરું છું કે હાવભાવમાં પણ અને જે રીતે આપણે બેસીએ છીએ અને તે બધું આંખનો સંપર્ક અને કેટલીક અન્ય વસ્તુઓ આ પ્રદર્શનો છે જ્યારે કોઈ વ્યક્તિ છેતરપિંડી અથવા જૂઠું બોલતી સ્થિતિમાં હોય ત્યારે અમૌખિક સંચાર પણ ચોક્કસ રીતે પ્રતિક્રિયા આપે છે હવે આમાંની કેટલીક માર્ગદર્શિકા લિંક્સમાં આપવામાં આવશે જ્યાં અમે આની વિગતવાર ચર્ચા કરીશું હું તમારી સાથે કેટલીક રસપ્રદ ક્વિઝ પણ શેર કરીશ અથવા તમે પડકારો પણ કહી શકો છો જ્યાં હું તમને વિનંતી કરીશ કે તમે અન્ય લોકોમાં છેતરપિંડી ઓળખવામાં કેટલા સારા છો તેથી અમે તે પછીના સમયમાં કરીશું અહીં આગળના ભાગમાં અમે ઝડપથી બિન મૌખિક સંદેશાવ્યવહાર જોઈ રહ્યા છીએ જેથી તમને ખ્યાલ આવે આગામી પાંચ મિનિટની આ ટૂંકી જગ્યામાં તે બધું કરી શકતો નથી પરંતુ ઓછામાં ઓછું હું તમને એક વિચાર આપીશ જો તમે આ પાબ્લો પિકાસોની પેઇન્ટિંગ જોઈ રહ્યા હોવ તો તમે જોશો કે ઝૂકતું માથું બંધ આંખો ગિટાર પર આંગળીઓની સુસ્ત હિલચાલ શરીરને જે રીતે વાડવામાં આવે છે બધું જ આખી વસ્તુ વિશે ઉદાસી સૂચવે છે અલબત્ત અહીં રંગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેથી અહીં એક ખૂબ જ રસપ્રદ રીત છે કે કલાકારો બિનમૌખિક સંચારને કેપ્ચર કરવાનો પ્રયાસ કરે છે અને સંભવતઃ અહીંથી જ આપણે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભોમાં અમૌખિક સંચારને સમજવાની શ્રેષ્ઠ રીત શીખીએ છીએ હવે તમે જુઓ છો કે જ્યારે આપણે અમૌખિક સંદેશાવ્યવહાર જોઈ રહ્યા છીએ ત્યારે આ તે હાઈલાઈટ્સવિશિષ્ટતાછે જે આપણે જોઈ રહ્યા છીએ ચહેરાના હાવભાવ જોવાની વર્તણૂક લોકો કેવી રીતે એકબીજાને જોઈ રહ્યા છે અથવા અન્યની આંખોને ટાળી રહ્યા છે લોકો જે હાવભાવ કરે છે તેઓ જે મુદ્રાઓ ધરાવે છે ઘમંડી મુદ્રાઓ આધીન મુદ્રાઓ અને તે માથાની તિ સંદર્ભ અને પૃષ્ઠભૂમિની વાતાવરણ જેવી બાબતો તેથી હું તમને 3 થી 4 દ્રષ્ટાંતો બતાવીશ મારી પાસે અન્ય કંઈપણ માટે વધુ સમય નથી આ નોર્મન રોકવેલ 1936ની પેઇન્ટિંગ છે અને જો તમે પેઇન્ટિંગ જોઈ રહ્યા હોવ જો હું તમને એક સરળ પ્રશ્ન પૂછું તો નેતા કોણ લાગે છે થોડો વિચાર કર્યા પછી કદાચ તમે કહેશો કે આ નેતા છે આ કદાચ ટોમ સોયર છે અને આ બકલ ફિન બકલ હેરી ફિન છે કારણ કે તમે જુઓ છો કે મુદ્રા પાછળની તરફ ઝૂકવું અને તે જે રીતે પેઇન્ટિંગ કરી રહ્યો છે તે રીતે નક્કી કરવું ફિન્સ તે બધી વસ્તુઓ અને કદાચ તેની કમર પર હાથ આ બધી વસ્તુઓ શક્તિની ભાવના સૂચવે છે જ્યારે બીજી વ્યક્તિ આગળ ઝૂકી રહી છે અને તેના ઘૂંટણ પર હાથ વડે નમેલી છે જે આ વ્યક્તિ છે તે નેતાને આધીન રહેવાનું સૂચન કરે છે જો તમને ટીન ટીન ઇમેજ યાદ છે જેનું અમે અગાઉ વિશ્લેષણ કર્યું હતું તો ત્યાં પણ અમને આના જેવું જ કંઈક મળ્યું કે નેતા પાછળની તરફ ઝૂકે છે અને અનુયાયી આગળ ઝૂકતો હતો અહીં બીજું એક છે એક ખૂબ જ વિશિષ્ટ ઇમેજ જ્યાં નોર્મન રોકવેલ જ્યાં એક સામાન્ય બોડી લેંગ્વેજ ખૂબ જ વિશિષ્ટ રીતે ખૂબ જ સૂક્ષ્મ રીતે પ્રદર્શિત થાય છે કોઈકને થાંભલા સામે ટક્કર આપવામાં આવી છે થાંભલો રક્ષણ તરીકે કામ કરે છે ઘૂંટણ એકસાથે બંધ કરે છે પગ બંધ કરે છે તે જે ધારે છે તેનાથી નજીકથી પાછો ખેંચી લે છે તે હુમલો છે તેથી આ રક્ષણ છે તમારી પાસે અહીં છે આ મુદ્દાઓમાંથી એક છે વસ્તુઓ જે તમે અહીં જુઓ છો અને તે કેવી રીતે છે આક્રમકતા દર્શાવવામાં આવી રહી છે અહીંનો આ માણસ જેને તમે ભાગ્યે જ જોઈ શકો છો તે આને ખૂબ નજીકથી જોઈને તેની આક્રમકતા પ્રદર્શિત કરી રહ્યો છે એક કાળા ચર્ચમાં ગોરી સ્ત્રીઓ તમે જોશો કે અહીં એક વૃદ્ધ સ્ત્રી છે જેમાં બાઇબલ બંધ છે અને તે આ વ્યક્તિ તરફ ત્રાંસી નજરે જોઈ રહી છે આ માણસ એવી વ્યક્તિ લાગે છે જે આક્રમક નથી પરંતુ તેની નાખુશતા દર્શાવે છે હકીકત પર દાવો કરે છે કે શા માટે એક સફેદ સ્ત્રી કાળા ચર્ચની અંદર છે જ્યારે સ્ત્રી વધુ જિજ્ઞાસુ હોય છે દિશામાં વધુ ઝુકાવતી હોય છે સીધી અને છોકરીને અહીં જોતી હોય છે તમે જોશો કે તે દેખીતી રીતે પ્રાર્થના કરી રહી છે અને તેના માથાની સ્થિતિ બદલાઈ નથી આંખો બીજી દિશામાં જોઈ રહી છે તેથી જો તમે આ ઈમેજને ખૂબ જ ઝડપથી જોઈ રહ્યા હોવ તો તમે જોશો કે અમૌખિક સંચારના દર્શાવે છે શું વાતચીત કરવામાં આવી રહી છે અથવા શું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે નોંધપાત્ર રીતે સંચાર કરવામાં મેનેજ કરે છે મારા મનમાં પરીક્ષા લેવાનું હતું જ્યારે આપણે ઓનલાઈન સર્વે કરી રહ્યા હોઈએ ત્યારે કદાચ હું સ્લાઈડ્સની કસોટી લઈશ પરંતુ અહીં કેટલાક ઉદાહરણો છે કે જે રીતે ફક્ત છબીઓ જોઈને તમે લોકો કેવા છે તે શોધી શકશો ચાલો આપણે કહીએ કે પૂર્વગ્રહ અથવા નિકાલ તમે જોયું કે કેપ્ટન હેડોક આ પ્રાણીને જોઈ રહ્યો છે અને તમે જોશો કે પ્રાણી અહીં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી દેખીતી રીતે ખૂબ ખુશ નથી અને તેની આંખોમાં ગુસ્સો પ્રદર્શિત થાય છે અને કેપ્ટનને કદાચ તેની જાણ નથી જ્યારે ટીન ટીન છે અંતરે આનંદપૂર્વક આખી વસ્તુ જોવી બીજી બાજુ બીજી છબી ક્રિયા અને હલનચલન દર્શાવે છે અને જ્યારે આ ક્ષણ દેખીતી રીતે સૂચવે છે કે તે છે ટીન ટીન કોઈકનો પીછો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જે ખૂબ જ સ્પષ્ટ છે આ આશ્ચર્યની વાર્તાઓ દર્શાવે છે કારણ કે મોં પહોળું કરીને ગોળ ગોળ ફેરવે છે આંખો તારી રહી છે અને આ કિસ્સામાં આ વ્યક્તિ ડેસ્કનો ઉપયોગ કરીને ડેસ્ક પર હાથ મૂકીને ઊભી થવા જઈ રહી છે જેથી ઝડપથી ઉઠી શકાય હવે આ એવી જગ્યાઓ છે જ્યાં તમને લાગે છે કે અમૌખિક સંચાર વાતચીતનું સંચાલન કરે છે જો તમે અન્ય સ્લાઇડ્સ પણ જુઓ તો તમે જોશો કે દરેક કિસ્સામાં ખૂબ જ ઝડપથી કેટલાક ખ્યાલો ફક્ત બિન મૌખિક સંચાર દ્વારા સૂચવવામાં આવે છે પરંતુ મેં તમને કહ્યું તેમ સમય ઓછો છે તેથી અમે આ તસવીરોના વિગતવાર વિશ્લેષણ પર જઈશું નહીં અને અમે અહીં જ અટકીશું અને અમે આગળની સ્લાઇડ્સમાં ચહેરાના હાવભાવ પર ધ્યાન કેન્દ્રિત કરીશું